આગળના લેક્ચરમાં મેં આરોગ્ય ક્ષેત્રમાં ખોરાક ખાદ્ય પ્રક્રિયામાં સુવિધા વ્યવસ્થાપન યાદી માટેનું સંચાલન ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને તેથી આગળ જેવા વિવિધ ડોમેન્સ માં IIOT ની ઉપયોગીતા માટેના વિવિધ ઉદાહરણો આપ્યા છે હું તમને રાસાયણિક ઉદ્યોગ ઓઇલ ઉદ્યોગ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના IlOT ની વિવિધ એપ્લિકેશનોથી ટૂંકમાં ઉજાગર કરવા માંગુ છું જેમ કે મેં તમને અગાઉ કહ્યું હતું કે આ બધા જુદા જુદા એપ્લિકેશન ડોમેન્સ માં મૂળ તકનીક મૂળ તકનીકી વિચારો સમાન છે તેઓ બદલી શકાતા નથી અને તે મૂળભૂત રીતે તે છે જેની વિશે આપણે અગાઉના મોડ્યુલોમાં ચર્ચા કરી છે તેથી એકમાત્ર વસ્તુ જે બદલાય છે તે મૂળભૂત રીતે સેન્સરનો પ્રકાર છે જેનો ઉપયોગ કરવામાં આવશે ચોક્કસ ઉદ્યોગો માટેની વિશેષ આવશ્યકતાઓ હોય છે અને અમુક ચોક્કસ ઉદ્યોગ કોઈ વિશેષ ઉદ્યોગ ડોમેનની વિશિષ્ટ આવશ્યકતાઓ હોય છે પરંતુ તેમની સાથે મૂળભૂત રીતે એપ્લિકેશન સ્તરમાં અને વિવિધ સાધન ડિવાઇસ માટેના નેટવર્ક સ્તર પર વ્યવહાર કરવામાં આવે છે અને તેનો જે મૂળભૂત વિચાર હોય છે તે સમાન રહે છે તેથી આ લેકચરમાં પણ પરિણામે હું કોઈ પણ નવી વાત વિશે ખુબ વજનદાર વાત કરવા જઈ રહ્યો નથી પરંતુ હું તમને કેટલીક આવશ્યકતાઓ માટે જણાવા જઈ રહ્યો છું જે આ ઓઇલ કેમિકલ અને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે વિશિષ્ટ છે અને આ ચોક્કસ સેન્સર અને તેમની ઇન્ટરકનેક્ટિવિટી એ આ ઉદ્યોગના અવકાશનો સામનો કરી રહેલા મુદ્દાઓને કેવી રીતે દૂર કરવામાં મદદ કરી શકે તેના વિષે છે તેથી ચાલો આપણે આ મુદ્દા ને વિગતવાર જોઈએ પરંતુ અમે તે કરતા પહેલા મને થોડું પુનરાવર્તન કરવાનું ગમશે કારણ કે આ છેલ્લી એપ્લિકેશન હશે જે હું તમને આ ખાસ વિભાગમાં પ્રદર્શિત કરીશ હું તમને ત્યાં ઉદ્ભવતા વિવિધ મુદ્દાઓ અને ઉદ્યોગોમાં IoT ના અમલીકરણથી કઈ રીતે ફાયદા મેળવી શકાય તેના પર ધ્યાન આપીશ અન્ય શબ્દોમાં ટૂંકમાં ચાલો ફરી એક વખત ઔદ્યોગિક IoT ની વિશિષ્ટતાઓ વિશે વાત કરીએ આપણે અગાઉ વિગતવાર વિવિધ સ્તર પર તેના પર ધ્યાન આપ્યું છે પરંતુ હવે હું તમને ત્યાંની વિવિધ આવશ્યકતાઓના સારાંશમાં જણાવવા જઇ રહ્યો છું તેથી અમે ઇચ્છીએ છીએ કે દાયકાઓ ઘણા લાંબા સમયથી થી ઉદ્યોગો તેમના સંબંધિત બનાવટ માં કાર્યરત છે પછી ભલે આપણે તેલ ઉદ્યોગ વિશે વાત કરી રહ્યા હોઈ કેમિકલ ફાર્માસ્યુટિકલ અથવા મેન્યુફેક્ચરીંગ ઉદ્યોગો વિશે વાત કરી રહ્યા હોય દાયકાઓથી આ બધીવસ્તુઓ ચાલ્યા કરે છે પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને વસ્તુઓ ચાલુ રાખવામાં આવે છે પરંતુ હવે અમે ફક્ત IoT અથવા IIoT સોલ્યુશન્સ ના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છીએ અને અમે આ બધું અમુક વસ્તુઓ સુધારવા માટે કરી રહ્યા છીએ અમે કાર્યક્ષમતામાં સુધારો કરવા માંગીએ છીએ અમે એકંદર ખર્ચ અસરકારકતા માટેની કામગીરી અને તેથી આગળ આ બધું વધારવા માંગીએ છીએ બીજા શબ્દોમાં કહીએ તો આપણે જે કરવા માંગીએ છીએ તે એ છે કે આપણે મૂલ્ય ઉમેરવા માંગીએ છીએ અમે ઉત્પાદનો અને પ્રક્રિયાઓ જે પરંપરાગત છે ત્યાં મૂલ્ય ઉમેરવા માંગીએ છીએ અમે આ ઉત્પાદનો અને સેવાઓ માટે IoT વ્યૂહરચના IoT સોલ્યુશન્સને એકીકૃત કરીને મૂલ્ય ઉમેરવા માંગીએ છીએ તેથી IoT સોલ્યુશન્સના આ સમાવેશ અથવા એકીકરણ દ્વારા મૂલ્યનો ઉમેરો કરવો જોઈએ અનિવાર્યપણે શું થવાનું છે અમે કાર્યક્ષમતામાં સુધારો કરવા જઈ રહ્યા છીએ અમે વિશ્વસનીયતા સલામતી સુરક્ષા મહત્તમ લાભ વધારાનું ઉત્પાદન અને તે જ સમયે આપણે ખર્ચમાં ઘટાડો કરવા જઈશું ઉત્પાદનની કિંમત બદલામાં માલની કિંમત તેથી ઉત્પાદકતામાં સુધારો કરવો ખર્ચમાં ઘટાડો કરવો તે ટૂંકમાં જરૂરી છે આપણે કહી શકીએ કે ઉદ્યોગ ક્ષેત્રમાં IoT સોલ્યુશન્સ ના એકીકરણના ફાયદા છે હવે ઓઈલ અને ગેસ ઉદ્યોગની બાબતમાં આપણે અમુક લાક્ષણિકતા પર જઈએ તેથી વૈશ્વિક સ્તરે જુદા જુદા પ્રયત્નો છે જે આ વિશિષ્ટ ઉદ્યોગ ઓઇલ ડોમેન અને ગેસ ડોમેન ઉદ્યોગ માં ચાલી રહ્યા છે આ ક્ષેત્રમાં કાર્યરત ઘણાં વિવિધ ઉદ્યોગો પર ઘણા પ્રયત્નો ચાલી રહ્યા છે તેઓ ઉકેલો લાવવાની વાત કરી રહ્યા છે જ્યાં તેમની હાલની પ્રક્રિયાઓ મશીનરી વગેરે સાથે IoT નું એકીકરણ થવાનું છે ફાયદાઓ કંઈક છે જે મેં તમને શરૂઆતમાં કહી દીધું છે પરંતુ જે બનવાનું છે તે એકીકરણ દ્વારા તેલ અને ગેસ કંપનીઓ તેમની હાલની સંપત્તિ સપ્લાય ચેન અથવા ગ્રાહક સંબંધોને સીધા સંચાલિત કરવામાં સક્ષમ બનશે અને તે મૂળભૂત રીતે મદદ કરશે એકંદરે વ્યવસાયની ઉત્પાદકતામાં સુધારણા થવાની છે ગ્રાહકના સંબંધો સુધરશે એસેટ સંપતિ મેનેજમેન્ટ સુધરશે ખર્ચમાં ઘટાડો થવાનો છે અને એ જ રીતે તેથી એકંદરે આ તે જ છે જે IoT સોલ્યુશન્સ એકીકરણ દ્વારા તેલ અને ગેસ ઉદ્યોગમાં બનવાનું છે આ એક અવતરણ છે જે મેં ડેલોઇટ સાહિત્યમાંથી લીધું છે તેથી આ એવી વસ્તુ છે કે જેનાથી તમે પહેલાથી પરિચિત છો અમે તેની તરફ જુદી જુદી રીતે નજર ફેરવી તેને જોયું છે પરંતુ અનિવાર્યપણે જેવું મેં તમને કહ્યું હતું તે જ બધુ જ રહે છે એકમાત્ર વસ્તુ જે બદલાય છે તે મૂળભૂત રીતે ઉદ્યોગ ડોમેનની વિશિષ્ટ આવશ્યકતાઓ છે પરંતુ ટેકનોલોજીના દૃષ્ટિકોણથી IoT જમાવટના દૃષ્ટિકોણથી અને IoT સોલ્યુશન પોઇન્ટના દૃષ્ટિકોણ આવશ્યકપણે સમાન છે પરંતુ હજી પણ વિવિધ ડોમેન્સમાં અમલીકરણના મુદ્દાઓ વિશે થોડુંક વિચાર મેળવવા માટે સંપૂર્ણતા માટે ચાલો આપણે હજી પણ IoT ના એકીકરણની સંપૂર્ણ પ્રક્રિયા પર એક નજર ફેરવીએ તેથી આખરે આપણને શું જોઈએ આપણને ડેટાની જરૂર છે આપણને વિવિધ વસ્તુઓ કરવા માટે ડેટા જોઈએ છે આપણને ભવિષ્યમાં બનનારી કોઈ બાબતની આગાહી કરવા માટે ડેટાની જરૂર છે ભવિષ્યમાં થનારી કોઈ ઘટના ચુકી જવી અને ભવિષ્યમાં બનનારી કોઈ ઘટનાઓ ચૂકી જવી તેથી આ બધું તે રીતે થઇ શકે છે અમને પ્રક્રિયાના જુદા જુદા ભાગો વિશે ડેટાની જરૂર છે અમને મશીનની આરોગ્યની સ્થિતિ અંગેની માહિતી ડેટા ની જરૂર છે અમને ત્યાં કામ કરતા કર્મચારીઓની માહિતી ડેટા ની જરૂર છે તેથીઅમને માહિતીની જરૂર છે આગાહીયુક્ત વિશ્લેષણો કરવા માટે અમને ડેટાની જરૂર છે તેથી કયા વિશ્લેષણાને આધારે આપણે આપણી પાસેના વિશિષ્ટ ઉદ્દેશો કરવાનું પસંદ કરીશું અમારું અર્થ તે વિશિષ્ટ ઉદ્યોગ છે જે ઓઈલ અને ગેસ ઉદ્યોગનો અમલ કરે છે જે આ સોલ્યુશનને અમલમાં મુકી રહ્યું છે તેમની પાસે કેટલાક વિશિષ્ટ વિશ્લેષણાત્મક ઉદ્દેશ હશે તેથી તે ઉદ્દેશ્યના આધારે વિવિધ IoT ઉપકરણો તૈનાત કરવામાં આવશે સેન્સર્સ એક્ચ્યુએટર્સ વગેરે વિવિધ સ્થળોએ તૈનાત કરવામાં આવશે પ્લાન્ટની અંદર પ્લાન્ટની અંદરના જુદા જુદા સ્થળો પણ વિવિધ મશીનોમાં જે પ્રક્રિયામાં સામેલ થવા જઇ રહ્યા છે સપ્લાય ચેનમાં અને તેથી વધુ તેથી જુદા જુદા IoT ઉપકરણો તૈનાત કરવામાં આવશે તે પછી આ ઉપકરણો ઘણો ડેટા ઉત્પન્ન કરશે આ ડેટા ચોક્કસ સિમ્યુલેટેડ ડેટા સાથે પણ વધારી શકાય છે તે ડેટા વાસ્તવિક ડેટા વત્તા સિમ્યુલેટેડ રાશિઓ સાથે મળીને વિશ્લેષણ કરવા માટે ઉપયોગમાં લઈ શકાય છે તેઓનો ઉપયોગ કરી શકાય છે ટ્રાન્સફોર્મ અને પ્રક્રિયાઓને લોડ કરવા માટે તેઓ એક અનુમાન અંગેનું વિશ્લેષણ કરી શકે છે વગેરે ઈટીએલ પ્રક્રિયાઓ ત્યારબાદ લાગુ થઈ શકશે ત્યારબાદ આ ડેટાને પ્રોસેસિંગ ઈટીએલ પ્રોસેસિંગ પછી ક્લાઉડ આધારિત પ્લેટફોર્મ પર ખસેડવામાં આવી શકે છે જ્યાં ઉંડાણપૂર્વક વિશ્લેષણો કરવામાં આવશે અને આ વિશ્લેષણાત્મક ઉકેલો વિશ્લેષણાત્મક ઉદ્દેશો સાથે સુસંગત બનશે જે સેટ કરવામાં આવ્યા હતા શરૂઆતમાં અને અંતે એનાલિટિક્સના પરિણામોના આધારે જરૂરી પગલાં લેવામાં આવશે ઉદાહરણ તરીકે ઉપકરણો કે જેને ભવિષ્યમાં જાળવણીની જરૂર છે તે ઓળખાશે તેમજ જે ઉપકરણોને તાત્કાલિક જાળવણીની જરૂર હોય તેઓને ઓળખવામાં આવશે ડેટાનું વિભાજન મશીનરીનું વિભાજન પરિણામે જુદા જુદા માપદંડને આધારે બનવાનું છે તેથી મશીનરીનું નિયંત્રણ આ બધા જીવનચક્ર ઉપર ન આવે ત્યાં સુધી આ એકંદરે IoT જમાવટનું સમગ્ર જીવનચક્ર છે જે કાર્યપ્રવાહનો અમલ થવાનો છે અને તે તેલ અને ગેસ ઉદ્યોગમાં લાગુ કરવામાં આવશે અને આ તે જ છે જે પહેલાથી થઈ રહ્યું છે હાલના કાર્યો છે આ તેલ અને ગેસ ઉદ્યોગમાં સોલ્યુશન માટેની પહેલ છે જે આ પ્રકારના અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે તેથી એનાલિટિક્સ માટે આપણને શું જોઈએ છે અમને વિશાળ પ્રક્રિયા કરવાની ક્ષમતાની જરૂર છે અમને મશીન લર્નિંગ AI એલ્ગોરિધમ્સના સ્વરૂપમાં પર્યાપ્ત ઈન્ટેલીજન્સ ની જરૂર છે જે બદલામાં કલાઉડ પર ચલાવવામાં આવશે તેથી આપણે આ બધાની જરૂર છે તેથી આ મશીન લર્નિંગ અને ક્લાઉડ આધારિત સેવાઓ નાં પગલાં છે જે તેલ અને ગેસ ઉદ્યોગ માટે IoT સોલ્યુશન્સ સાથે એકીકૃત થવા જઈ રહ્યા છે તેથી આ પહેલેથી જ કંઈક થઈ રહ્યું છે આ ઉકેલોને સાકાર કરવા વૈશ્વિક સ્તરે આ ઉદ્યોગોમાં વિવિધ સિસ્ટમો તૈનાત કરવામાં આવી રહી છે તેથી મૂળભૂત રીતે તે આની જેમ શરૂ થાય છે તે આર્કિટેક્ચરની વર્તમાન સ્થિતિની તપાસ સાથે પ્રારંભ થાય છે ત્યારબાદ આગળનું પગલું ચોક્કસ ડેટા પ્રકારને ઓળખવા ડેટા પ્રકારોની ધારણાઓ અને અવરોધો શોધવા લક્ષ્યની યોગ્યતાને ઓળખી કાઢવાનું છે મશીન લર્નિંગ અલ્ગોરિધમ નો જે લાગુ થાય છે ડેટાના વિશ્લેષણ અને મૂલ્યાંકન ક્લાઉડ પ્લેટફોર્મ ની ઓળખ એક ટોચની સમીક્ષા પૂરી પાડે છે અને સંદર્ભની મર્યાદાઓ અને ઉકેલોને સમજાવે છે અને એક રોડમેપ બનાવે છે તેથી તે આ તબક્કાઓ છે કે અમે એનાલિટીક્સ ના પરિણામોની યોગ્ય દેખરેખ અને સમજણ માટે ચોક્કસ વિઝ્યુલાઇઝેશન એન્જિન પણ લાગુ કરી શકીએ છીએ ફરી એકંદરે આપણે કામગીરી સુધારવા માંગીએ છીએ વિવિધ લક્ષણો જેમ કે આગાહી જાળવણી લોકેશન ઇન્ટેલિજન્સ પાઇપલાઇન મોનિટરિંગ ઉપકરણોનું નિરીક્ષણ પાઇપલાઇન્સ સાથે સંકળાયેલ જુદા જુદા સેન્સર્સનું મોનિટરિંગ મશીનો વગેરે રીઅલ ટાઇમ મશીનો તેમાં ભાગ લે છે આ ઉદ્યોગો વિવિધ પ્રક્રિયાઓમાં તેમનો અમલ અને તેથી અને કાફલા દ્વારા કામગીરી આ તમામ કામગીરી અને તેથી કામગીરીના એકંદરે IoT સોલ્યુશન્સના સમાવેશ અથવા એકીકરણ સાથે સુધારી શકાય છે IoT માત્ર જે મેં તમને કહ્યું છે માત્ર તે જ કરે છે તેવું નથી પરંતુ IoT પણ ગ્રાહકની નિષ્ઠામાં વધારો કરવા સક્ષમ છે વ્યવસાયને કનેક્ટ કરવો જુદા જુદા ધંધા અને વિવિધ અન્ય ઘટકોને કનેક્ટ કરવું સ્માર્ટ એપ્લિકેશનો ઉર્જા વપરાશ પ્રોફાઇલ અને તેથી વધુ તેથી આ બધી બાબતોમાં સુધારો થઈ શકે છે અને આ વિવિધ ઉદ્યોગોમાં રહેલા ગ્રાહકોને IoT માટે સહેલાઇથી ઉપલબ્ધ બનાવી શકાય છે તેથી તેલ અને ગેસ ઉદ્યોગોમાં IoT નો ઉપયોગ કરવાના ફાયદાઓ પહેલાથી જ સ્પષ્ટ છે પરંતુ આવશ્યક છે કે આપણે ફરી વળવું જોઈએ અને સારા ફાયદાઓનો સારાંશ આપવાનો પ્રયત્ન કરીએ ફાયદાઓમાં ઉત્પાદન કાર્યક્ષમતામાં વધારો ખર્ચ પર બચત સમયની બચત સંપત્તિ જાળવણીમાં સુધારો ઉત્પાદનની ઉત્પાદકતામાં વધારો કાર્ય સલામતી સપ્લાય ચેઇન પ્લાનિંગ અને તેથી વધુનો સમાવેશ થાય છે રાસાયણિક ઉદ્યોગમાં તેવી જ રીતે IoT નો ઉપયોગ એકંદર પ્રક્રિયાઓને સુધારવા ઉત્પાદકતાના ખર્ચમાં ઘટાડો અને તેથી આગળનો ઉપયોગ કરી શકાય છે તેથી રાસાયણિક ઉદ્યોગમાં ફરી એકવાર ચાલો આ જુદા જુદા ફાયદાઓ પર એક નજર કરીએ આપણી પાસે આગાહીયુક્ત જાળવણી હોઈ શકે છે આપણી પાસે વિવિધ મશીનરીઓની સ્થિતિ આધારિત દેખરેખ હોઈ શકે છે જે આ ઉદ્યોગોમાં ભાગ લઈ રહી છે અને તેને ચલાવવા માટે વિવિધ પ્રક્રિયાઓ ચલાવી શકે છે અને આ રીતે લોજિસ્ટિક્સમાં સુધારો પણ થઈ શકે છે ગુણવત્તામાં સુધારો આ ઉદ્યોગોમાં વિવિધ ઉપકરણોના સંચાલનમાં સુધારો પુરવઠા સાંકળનું જોખમ ઘટાડવું અને ઉર્જા ખર્ચમાં ઘટાડો આ વિવિધ લાભો છે જે રાસાયણિક ઉદ્યોગમાં IoT એકીકરણ દ્વારા પ્રાપ્ત કરી શકાય છે આગાહીયુક્ત જાળવણી જેમ કે જુદા જુદા મુદ્દાઓને ધ્યાન આપવું જે હવે ભવિષ્યમાં અને ભવિષ્યમાં પણ બનશે તેથી સેકંડ પછી બે મિનિટ પછી બે કલાક પછી જે વસ્તુઓ થઈ શકે છે તેથી અગાઉથી તે અંગેની આગાહી કરવી તે આગાહીની જાળવણીની ચિંતા સમાન છે ઉપકરણોને બ્રેકડાઉન અને ડાઉનટાઇમ ઘટાડવાનું એ છે જે આગાહીયુક્ત જાળવણીથી લાભ થશે તેથી IoT એકીકરણ દ્વારા યોગ્ય આગાહી જાળવણી દ્વારા જે જરૂરી છે તે કાર્યક્ષમ IoT એનાલિટિક્સ પ્રોગ્રામ દ્વારા અમે કાર્યક્ષમ અને અસરકારક જાળવણી અને ગુણવત્તામાં સુધારણા કરીશું અને બદલામાં પહોંચાડાયેલી એકંદર સેવાઓ સુધારીશું તેથી સ્થિતિ આધારિત દેખરેખ શક્ય બનશે IoT સોલ્યુશન્સના એકીકરણ દ્વારા સતત દેખરેખ પાણી પોષક તત્ત્વો જંતુનાશકો તેમના વિશ્લેષણ અને વિશ્લેષણ વાસ્તવિક સમય દ્વારા ગુણવત્તા દ્વારા આગાહી કરવાનું શક્ય બનશે એનાલિટિક્સ હવામાનની આગાહી અને તેના ખેતી પરની અસર અને જરૂરી સામગ્રીની માત્રાને સમાયોજિત કરવા નફાના ગાળા સાથે ભાવોના મોડેલો આ સ્થિતિ આધારિત દેખરેખના વિવિધ લક્ષણો છે જે IoT સોલ્યુશન્સના એકીકરણ દ્વારા લાગુ કરવામાં આવશે લોજિસ્ટિક્સ માં સુધારો કરીને સેન્સર અથવા આરએફઆઈડી ટેગ્સ દ્વારા ઉત્પાદનના સ્થાનની ખાતરી કરવાથી નુકસાનને રોકવા માટે સંપત્તિનું ટ્રેકિંગ કરે છે દૂષિતતા અથવા હુમલાઓની શોધ ચેતવણી સૂચના વેરહાઉસ મોનિટરિંગ એ વિવિધ વસ્તુઓ છે જે લોજિસ્ટિક્સને સુધારવામાં મદદ કરી શકે છે ઉર્જા ખર્ચ ઉર્જા વપરાશ નિયમનકારી નિયંત્રણ ઘટાડવું રીઅલ ટાઇમ ડેટા નું વિશ્લેષણ વપરાશની પદ્ધતિમાં સુધારો વપરાશકર્તાઓની વર્તણૂકની રીત અસક્ષમતા અક્ષમતામાં ઘટાડો તેથી ઉર્જા ખર્ચ અને ઉર્જા ખર્ચમાં ઘટાડો વિશે આ વિવિધ લાક્ષણિકતા વિવિધ બાબતો ચિંતાજનક છે સપ્લાય ચેઇનનું જોખમ ઘટાડવું રાસાયણિક ઉત્પાદકો જ્યારે જરૂરી હોય ત્યારે જરૂરી પ્રક્રિયાઓને તરત જ જવાબ આપી શકે છે અને જ્યારે ત્યાં જરૂરી વિશિષ્ટ આવશ્યકતાઓને આધારે તે જરૂરી હોય ત્યારે સાધનોની સપ્લાય ચેન સામગ્રીનો ઉપયોગ કાચા માલ તૈયાર ઉત્પાદનો તૈયાર માલ પ્રક્રિયાઓ કામદારોનું વાતાવરણ રીઅલ ટાઇમનું બધું સંપૂર્ણ સપ્લાય ચેઇનના રીઅલ ટાઇમમાં દેખરેખ અને સપ્લાયમાં ભાગ લેનારાઓની રીઅલ ટાઇમ મોનિટરિંગ સાંકળ તે મનુષ્ય હોઈ શકે કામદારો મજૂર હોય અથવા તે વિવિધ મશીનરી હોઈ શકે પુરવઠા સાંકળની દરેક વસ્તુમાં દરેક વસ્તુનું નિરીક્ષણ કરવું શક્ય બનશે રીઅલ ટાઇમમાં તેનું નિરીક્ષણ કરવું શક્ય બનશે તેથી હું ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માં IoT વિશે વાત કરતા પહેલા મને જોવા દો કે શું આપણે આને પૂરતા વિગતવાર સમજીએ છીએ તો ચાલો આપણે આ વિશેષ વસ્તુ તરફ ધ્યાન આપવાનો પ્રયત્ન કરીએ ચાલો આપણે કહીએ કે અમારી પાસે છે તેથી અમે તેલ અને રાસાયણિક ઉદ્યોગમાં IoT અમલીકરણ માંગીએ છીએ તેથી અમે આવશ્યકપણે તે વિશે વાત કરી રહ્યા છીએ અમે આ ડોમેનમાં વિવિધ ઉદ્યોગો વિવિધ ઉદ્યોગો વગેરે વિશે વાત કરી રહ્યા છીએ ચાલો આપણે કહીએ કે જે ઉદ્યોગો જુદા જુદા ઔદ્યોગિક માળમાં આ ઉદ્યોગોના આ જુદા જુદા ભાગોમાં વિવિધ સેન્સર જુદા જુદા સેન્સર ક્ષેત્રોના ક્ષેત્ર સાધનો અને અન્ય ગોઠવે છે તેથી આ બધા જુદા જુદા સેન્સર્સ તૈનાત કરવાના છે તેથી આ ડેટા છેવટે કેટલાક સર્વર સુધી પહોંચવા અથવા કેટલાક ક્લાઉડ સર્વિસ પર જણાવીએ કે જેમાં સ્ટોરેજ વત્તા પ્રક્રિયા કરવાની ક્ષમતા છે અને આ ડેટાનું વિશ્લેષણ કરવામાં આવશે અને મેનેજર માટે ઉપલબ્ધ કરવામાં આવશે તેથી હું ઉચ્ચ સ્તરે મેનેજર ઉલ્લેખ કરું છું તેથી તે કોઈપણ પ્રકારનો મેનેજર હોઈ શકે છે જે પણ બનવા જઈ રહ્યું છે અને તે ડેટાની એક્સેસની જરૂર હોય તો આ તે સર્વગ્રાહી રીતે છે તેથી કેમિકલ અને તેલ ઉદ્યોગ આ વિવિધ સેન્સર્સને મેં વિવિધ સેન્સર માટે જુદા જુદા સ્તર આપ્યા છે જેનો ઉપયોગ કરી શકાય છે જુદા જદા પ્રકારના સેન્સરનો ઉપયોગ કરી શકાય છે જે આપણા પરંપરાગત સેન્સર હોઈ શકે છે જેમ કે ટેમ્પરેચર સેન્સર જેવું સામાન્ય સેન્સર પ્રોક્સીમીટી સેન્સર જેવા અન્ય સેન્સર પ્રેશર સેન્સર અને કદાચ વોટર ક્વાલીટી સેન્સર નો પણ ઉપયોગ થઇ શકે છે તેથી આ આ વિવિધ પ્રકારનાં સેન્સર છે અને કેટલાક વિશિષ્ટ કેમિકલ સેન્સરનો પણ ઉપયોગ કરી શકાય છે તેથી કેટલાક આ સામાન્ય સેન્સર છે અને કેટલાક કેમિકલ સેન્સરનો ઉપયોગ કરી શકાય છે ઉદાહરણ તરીકે તેથી અમારી પાસે કેમિકલ ફીલ્ડ ઇફેક્ટ ટ્રાંઝિસ્ટર હોઈ શકે છે આપણી પાસે ઇલેક્ટ્રોકેમિકલ ગેસ સેન્સર અથવા અન્ય પ્રકારના ગેસ સેન્સર ફ્લોરોસન્ટ ક્લોરાઇડ સેન્સર પીએચ સેન્સર ખૂબ સામાન્ય છે પછી પોટેન્શીઓમીટર પોટેન્શીઓમીટર સેન્સર્સ તેથી આ રાસાયણિક સેન્સર્સ છે તે જ રીતે ગેસ સેન્સર કાર્બન મોનોક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ મિથેન ગેસ સેન્સર જેવા કોઈપણ ગેસ સેન્સર હોઈ શકે છે ત્યાં તે NOx ગેસ સેન્સર વગેરે છે તેથી ત્યાં વિવિધ સેન્સર છે તો આ કેટલાક જુદા જુદા સેન્સર્સ રાસાયણિક ડોમેન અને ગેસ ડોમેન છે જેનો મેં ઉલ્લેખ કર્યો છે જો તમને યાદ હોય જ્યારે અમે ઉદ્યોગ માપનમાં સેન્સર વિશે વાત કરી હતી ત્યારે અમે ગેસ સેલ્સ સેન્સરના વિકાસ વિશે પણ વાત કરી હતી અને મેં તમને અમારી સંસ્થાની એક સુવિધા બતાવી હતી જે મૂળભૂત રીતે ગેસ સેન્સર ફેબ્રિકેશન અને ગેસ સેન્સર વિવિધ વાયુઓની સાંદ્રતાને મોનિટર કરવામાં સહાય કેવી રીતે કરી શકે તે અંગે છે તેથી અમે તે વિશે વાત કરી છે તેથી તે ગેસ સેન્સર ખરેખર આ વિવિધ ઉદ્યોગો તેલ અને ગેસ ઉદ્યોગો માં પણ લાગુ પડે છે તેથી તેનો ઉપયોગ કરી શકાય છે અને તેલ અને ગેસ ઉદ્યોગ માટે જે થાય છે તે સામાન્ય રીતે તે સ્થાનથી થાય છે જે ઓઈલ અને ગેસ પ્રાપ્ત થાય છે અથવા પેદા થઈ શકે છે સામાન્ય રીતે તમે જોશો કે તે તેલ અને ગેસના પરિવહનની વિવિધ રીતો છે તેથી ત્યાં વિવિધ ગેસ પાઈપો છે મોટા વ્યાસવાળા મોટા જાડા ગેપ ગેસ પાઈપો જે ગેસને એક બિંદુથી બીજા સ્થાને લઈ જવા માટે મદદ કરી શકે છે આ એકદમ સામાન્ય છે તેથી ખાસ કરીને મોટા તેલ ઉદ્યોગ પાછળની મોટી ગેસ કંપનીઓ છે તેઓ ગેસને એક બિંદુથી બીજા સ્થાને લઈ જવા માટે ગેસ પાઈપો તૈનાત કરે છે તેથી આ ગેસ લાઇનોની સામાન્ય સમસ્યાઓમાંની એક વિતરણ લાઇન લિકેજ છે તેથી ગેસ લિકેજ પાઇપલાઇન લિકેજ અથવા તો તેલ લિકેજ આ ટ્રાન્સમિશન લાઇન ના કોઈપણ પોઇન્ટમાં થઈ શકે છે અને તેથી લિકેજ ડિટેક્શન લિકેજ મોનિટરિંગ પણ ખૂબ મહત્વનું છે તેથી મૂળભૂત રીતે ગેસ પાઇપ મોનીટરીંગ માટે યોગ્ય સેન્સરની જમાવટ એ ખૂબ જ જાણીતી સમસ્યા છે અને તે ઉત્પાદન ટ્રાન્સમિશન જનરેશન અને તેથી વધુને સુધારવા માટે IoT ની લાક્ષણિકતા છે તેથી આ ફક્ત એક ઉદાહરણ છે જેમ કે આ વિવિધ સેન્સરનો ઉપયોગ તેલ અને ગેસ ઉદ્યોગમાં વિવિધ સમસ્યાઓ હલ કરવા માટે થઈ શકે છે તેથી ચાલો હવે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં IoT પર એક ટૂંક નજર કરીએ આ પણ ખૂબ સમાન છે તેથી આ બાબત એ છે કે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં છે તમારી પાસે જુદા જુદા પ્લાન્ટ્સ છે જે જુદી જુદી દવાઓ બનાવે છે વગેરે આ દવાઓ માટે પણ વપરાય છે અને વિવિધ વિષયો જુદા જુદા પ્રાણીઓ વગેરે પરની દવાઓનું તેનું નિરીક્ષણ પણ ઘણી વાર કરવામાં આવે છે તેથી IoT મદદ કરી શકે છે IoT વિવિધ દવાઓ બનાવવાની પ્રક્રિયા માટે આ પરીક્ષણો કરવામાં મદદ કરી શકે છે અને તેથી વધુ અસરકારક રીતે તેનું નિરીક્ષણ કરે છે ઉદાહરણ તરીકે એક રસીનું ઉત્પાદન તે જુદા જુદા પગલાઓમાંથી પસાર થાય છે અને અંતે જો તે વિવિધ પ્રકારના પરીક્ષણોમાંથી પસાર થાય છે તો આ ફાર્માસ્યુટિકલ કંપનીઓ તેઓ જુદી જુદી ઉપકરણો દ્વારા આ જુદી જુદી દવાઓ લે છે તેથી આ માર્કેટમાં આ દવાઓ પ્રકાશિત થાય તે પહેલાં આ દવાઓ વિવિધ તબક્કામાં અજમાવવામાં આવે છે જેનું નિર્માણ વિવિધ તબક્કામાં કરવામાં આવે છે અને છેવટે વિવિધ વિષયો દ્વારા અજમાયશ કરવામાં આવે છે તેથી આ સંપૂર્ણ ઉત્પાદન પ્રક્રિયા માટે આ સમગ્ર ઉત્પાદન પ્રક્રિયામાં સપ્લાય ચેઇન અને તેથી આગળ દવાઓની ગુણવત્તાને મોનિટર કરવા માટેની પ્રક્રિયાઓને સુધારવા માટે મધ્યવર્તી ગુણવત્તાની દેખરેખના મધ્યવર્તી પગલાંઓ માટે અને વગેરે માટે સેન્સર અને IoT સોલ્યુશન્સ ગોઠવી શકાય છે તેથી બધું વધુ કાર્યક્ષમ અને સચોટ રીતે થઈ શકે છે તેથી ઉત્પાદન ક્ષેત્રમાં IoT સેન્સર તૈનાત કરી શકાય છે આ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો માં આ ઉત્પાદન વિભાગોનો વિશાળ ડેટા મેળવવામાં મદદ મળી શકે છે વાસ્તવિક સમયના નિરીક્ષણમાં મદદ મળી શકે છે આ વિસ્તારોને દૂરથી નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે મશીનરી વગેરેના ઉપયોગમાં સુધારો થઈ શકે છે અને ઉત્પાદન ખર્ચ અને બગાડ ઘટાડવામાં મદદ કરી શકે છે તેથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગો માં IoT સેન્સરના આ કેટલાક ઉપયોગો છે તેથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં IoT એપ્લિકેશન્સમાં ડ્રગની પરીક્ષા શામેલ છે ફક્ત અંતિમ દવાઓ જ નહીં પણ મધ્યવર્તી દવાઓ પણ જેના દ્વારા આ કાચા માલને અંતિમ દવાઓમાં પરિવર્તિત કરવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે તેથી કાચા માલથી લઈને અંતિમ દવાઓ સુધી ગુણવત્તા જથ્થા વગેરેની તપાસ કરીને રાસાયણિક એક ભાગને બીજા ભાગમાં પરિવર્તિત કરવા માટે જરૂરી વિવિધ રાસાયણિક પ્રતિક્રિયાઓનું પણ નિરીક્ષણ કરવું અને વગેરે તેથી મૂળભૂત રીતે આ સમગ્ર પ્રક્રિયામાં IoT સોલ્યુશન્સ જમાવટ કરી શકાય છે IoT સોલ્યુશન્સ ફાર્માસ્યુટિકલ એક્સેપિયન્ટ્સ બાહ્ય ના માદક દ્રવ્યોની પ્રતિક્રિયા અસરો એલર્જી શોધવા અન્ય ગૂંચવણો જેનો અર્થ હોઈ શકે છે તે થઈ શકે છે તે પ્રયત્ન કરવા માટે પણ તૈનાત કરી શકાય છે તેથી આ તમામ ડ્રગ પ્રતિક્રિયાઓ અને એલર્જી વગેરેનું નિરીક્ષણ કરે છે તે બધું શોધી કાઢવા ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં થઈ શકે છે આ વિવિધ યોગ્ય સેન્સરની મદદથી કરવામાં આવી રહ્યા છે તેથી રીઅલ ટાઇમ મોનિટરિંગ દ્વારા ગુણવત્તા નિયંત્રણ વિવિધ ઉકેલોની સલામત અને સુરક્ષિત ડ્રગ ડિલીવરી જમાવટ સુધારવા માટે ઉત્પાદન સુધારેલું મોનિટરિંગ નિયંત્રણ વિતરણ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં આ અન્ય વિવિધ આવશ્યકતાઓ છે લોજિસ્ટિક્સ માં સુધારો કરવો ફાર્માસ્યુટિકલ માલની ગતિવિધિને ટ્રેક કરવું વેરહાઉસિંગ માં સુધારો કરવો રાઉટિંગને ઓપ્ટિમાઇઝ કરવું મશીનો અને સાધનોની જાળવણી દવાઓ અને રસીઓના મશીનોનું નિરીક્ષણ કરવું આ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માં IoT ના સમાવેશ અથવા એકીકરણ સાથે પણ સુધારણા લાવશે હું સમાપ્ત કરું તે પહેલાં હું આ વિવિધ પ્રકારના સેન્સરની સૂચિબદ્ધ કરવા માંગુ છું જેનો આપણે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માં ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તેથી ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માટે પણ સૌ પ્રથમ જે થાય છે તે ચાલો આપણે કહીએ કે ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ચોક્કસ દવાઓ બનાવે છે તેથી ત્યાં વિવિધ કાચા માલ હશે તેથી કાચા માલનો ઉપયોગ કરવામાં આવશે આ કાચા માલ ચોક્કસ ઉત્પાદન પ્રક્રિયા દ્વારા લેવામાં આવશે અને અંતે અંતિમ ઉત્પાદનો પૂરા પાડવામાં આવશે તેથી આ ટ્રકો અને અન્ય તર્કસંગત માધ્યમો દ્વારા પહોંચાડવામાં આવશે તેથી આ કાચા માલ વિવિધ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર થાય છે આ કાચા માલ પર અમને વિવિધ રાસાયણિક ઉપચાર કરવામાં આવશે આ કાચો માલ ચોક્કસ દબાણની સ્થિતિ તાપમાનની સ્થિતિ ચોક્કસ ભેજની સ્થિતિમાં વિવિધ તાપમાનની સ્થિતિ હેઠળ જેવી પરિસ્થિતિને અનુલક્ષી ને છે વિવિધ તાપમાન ભેજની પ્રકાશ સ્થિતિ હેઠળ એજન્ટ્સ વિવિધ એજન્ટો સાથે વિવિધ પ્રતિક્રિયાઓ કરી રહ્યા છે વિવિધ દબાણ દ્વારા આધિન કરવામાં આવશે તેથી આ બધી વસ્તુઓ થવાની છે તેથી કયા સેન્સરનો ઉપયોગ કરવામાં આવશે ચોક્કસ રાસાયણિક ઉપરાંત ચોક્કસ રાસાયણિક શોધ વિશિષ્ટ રસાયણો ચોક્કસ સેન્સર અન્ય સેન્સર જેમ કે તાપમાન સેન્સર કારણ કે તમારે કોઈ ચોક્કસ લાઇટિંગ સ્થિતિ પ્રકાશ સેન્સર તાપમાન સેન્સર લાઇટ સેન્સરમાં ચોક્કસ તાપમાન સેટિંગ્સ હેઠળ ટાઈટ્રેશન આપવાની જરૂર છે પ્રેશર સેન્સર ચોક્કસ દબાણની સ્થિતિમાં આ પ્રતિક્રિયાઓ થવાની છે તેથી દબાણ સેન્સર આની જેમ અન્ય ઘણા સેન્સર છે જેનો ઉપયોગ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પણ કરવામાં આવશે તો ચાલો હું માત્ર લખું તેથી આમાંના કેટલાક સેન્સર તાપમાન સેન્સર લાઇટ સેન્સર ના નામ છે પછી તમારી પાસે પ્રેશર સેન્સર છે કદાચ ભેજ સેન્સર છે અને જો તમારી પાસે કેટલાક પ્રકારના રાસાયણિક પ્રતિક્રિયાઓ હોય તો કદાચ પીએચ સ્તર શોધવા માટે આ વિવિધ રાસાયણિક સેન્સર છે તેથી પીએચ સ્તર તેથી તમારી પાસે પીએચ સેન્સર હોઈ શકે છે રાસાયણિક પ્રતિક્રિયામાં આલ્કલાઇનિટી અથવા વિવિધ ઉત્પાદનોની એસિડિટી એ અથવા બાયપ્રોડક્ટ્સ શોધી કાઢશે અને પરિવર્તન પ્રક્રિયા તેથી આમાંથી કેટલાક વિવિધ સેન્સરનો ઉપયોગ કરી શકાય છે તેથી છેવટે આપણે આ લેકચરના અંત ભાગમાં આવીએ છીએ અને હંમેશની જેમ આ જુદા જુદા સંદર્ભો છે હું તમને આ વિવિધ સંદર્ભોમાંથી પસાર થવા માટે પ્રોત્સાહિત કરીશ ઘણી બધી વિડિઓઝ છે કે જેનો ઉપયોગ તમે આ વિવિધ ઉદ્યોગમાં IoT ની એપ્લીકેશનને સારી રીતે સમજવા માટે કરી શકો છો તેલ ઉદ્યોગ ગેસ ઉદ્યોગ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં પણ ત્યાં ઘણી બધી વિડીઓઝ છે તમે તેને વિવિધ ખુલ્લા માધ્યમોમાં અજમાવી શકો છો જેમ કે યુટ્યુબ વગેરે ઘણી બધી વિડીઓઝ અસ્તિત્વમાં છે તેથી આ સંદર્ભો છે અને છેવટે આપને સમાપ્ત કરીએ છીએ